તેથી તેથી જ વોલ્ટેજ ડ્રોપ તે સમીકરણ છે ખરેખર તે અંદાજિત છે બરાબર ખરેખર આ છે પરંતુ આ તિવ્રતા આ બીજું પદ આ પદ સામાન્ય રીતે આપણે ધ્યાનમાં લીધું નથી ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમમાં આ ની વેલ્યુઓ હંમેશા ગુણોત્તર કરતા વધારે હોય છે તે હંમેશા કરતા વધારે હોય છે બરાબર તેથી તેથી જ આ વેલ્યુઓ ઓછી હતી તેથી જ આપણે ધ્યાનમાં લીધી નથી પરંતુ ચોક્કસ ગણતરી પછીથી હું તમને બતાવીશ આપણે તેને વોલ્ટેજ બધી ગણતરીનો ઉપયોગ કરીને બનાવ્યું છે પરંતુ તેથી જ અંદાજિત ગણતરી છે જો તમે અંદાજિત વોલ્ટેજ ડ્રોપ મેળવવા માંગતા હો તો આ સૂત્ર હશે જે અહીંથી આવે છે તે આ ડેરિવેશનમાંથી બરાબર તેથી તેથી જ તે અંદાજિત પદ્ધતિમાં ખરેખર આપણે કોમપ્લેક્ષ પદનો ઉપયોગ કરતા નથી કોમપ્લેક્ષ પદ ખૂબ જ નાનું હશે તેથી કુલ તેનો અર્થ કુલ વોલ્ટેજ ડ્રોપ એટલે કે ડિસ્ટ્રિબ્યુશન સમયે આ લે છે ફક્ત તમારી સમજનો સંદર્ભ લો તેથી ટ્રાન્સફોર્મરની સેકન્ડરી બાજુ આ બિંદુ પર વોલ્ટેજ ખરેખર વોલ્ટ છે તેનો અર્થ એ કે તેના પર કુલ વોલ્ટેજ ડ્રોપ છે તેનો અર્થ એ છે કે ત્યાં ફીડરના સાવ છેડે જેનો અર્થ અહીં બિંદુ પર છે વોલ્ટેજ હશે કારણ કે તે આપવામાં આવ્યું છે તે આ બિંદુએ વોલ્ટેજ હશે બરાબર તેથી તે પર યુનિટમાં લાઇનનો કુલ વોલ્ટેજ ડ્રોપ છે તે પર યુનિટ હશે આ કુલ વોલ્ટેજ ડ્રોપ છે જે ત્યાં ફીડરના અંતમાં વોલ્ટેજ ખરેખર બિંદુ પર હશે બરાબર તેથી તે અને આ રીતે આગળ તમારે રિયલ પાવરની ગણતરી કરવી પડશે દરેક લોડ માટેના પર ફેઝ રિયલ પાવરની ગણતરી કરી શકાય છે તેથી તે ફક્ત પર ફેઝ છે આપણે ગણતરી કરી રહ્યા છીએ તેથી આ તમામ ડેટા આપવામાં આવેલ છે ફક્ત તે જ મૂલ્ય આપણે મૂકી રહ્યા છીએ

આ એક અંદાજિત છે આ એક અંદાજિત છે શા માટે તમે બધે વોલ્ટેજ લઈ રહ્યાં છો બરાબર આ દરેક નોડ વોલ્ટેજ ખરેખર વોલ્ટ છે તે એક અંદાજિત છે તે એક અંદાજિત એક અંદાજિત છે બરાબર તેથી પરંતુ જો તમે વોલ્ટેજની ગણતરી કરો છો તો તે જુદી જુદી જ હશે બરાબર એ જ રીતે જે છે હવે જો તમે લોસની અવગણવા કરો તો ડિસ્ટ્રિબ્યુશન ટ્રાન્સફોર્મરના આઉટપુટ ધારો કે લોસને અવગણવા આવે તો ત્યાં લોસ નથી તો આ મારો છે અને આ મારો છે બરાબર તેથી તેથી ડિસ્ટ્રિબ્યુશન ટ્રાન્સફોર્મરનું કુલ kVA આઉટપુટ તે ૩ ફેઝ છે તેથી ડિસ્ટ્રિબ્યુશન ટ્રાન્સફોર્મરનો લોડ પાવર ફેક્ટર હશે તેથી હવે બ્રાન્ચના લોસની ગણતરી આ અહી તમારા કરંટો આપેલ છે જેને તમે શું કહો છો આ આકૃતિમાં તે આ કરંટ છે ખરેખર આ કરંટ છે આ કરંટ છે આ છે અને આ છે નોડ પર બરાબર અહીં હું મૂકતો નથી પણ સમજી શકાય તેવું છે બરાબર તેથી અહીં તે છે કારણ કે યુનિટી પાવર ફેકટર તે હતું પાવર ફેક્ટર લેગિંગ અને તેથી પહેલી બ્રાન્ચ આગળ આવું છે તેનો અર્થ છે એ જ રીતે બ્રાન્ચ ૨ માં કરંટ ખરેખર તેથી બ્રાન્ચ પાવર લોસ તેથી તે હશે બધા અને ની તિવ્રતા જાણીતી છે બધી વેલ્યુઓ જાણીતી છે તેથી તેને અહીં મૂકો અને જો તમે સરળ બનાવશો તો તે બનશે

આ તમારો છે એ જ રીતે માટે તેથી ડિસ્ટ્રિબ્યુશન ટ્રાન્સફોર્મરનું રિયલ પાવર આઉટપુટ કે જે કહો હું બનાવું છું તેવી જ રીતે રિએક્ટિવ પાવર તે હશે તેથી ડિસ્ટ્રિબ્યુશન ટ્રાન્સફોર્મરનું kVA આઉટપુટ તેથી તેથી ૩ ફેઝ ટ્રાન્સફોર્મર માટે જો તમે ગુણાકાર કરો તો તે હશે પહેલાં આપણે જોયું હતું કે તે આશરે છે પરંતુ ત્યાં લોસની અવગણના કરવામાં આવી હતી પરંતુ જે તમારો તે લોસ છે તે ધ્યાનમાં લઈ રહ્યા છો તો તે આવે છે તેથી પાવર ફેક્ટર ખરેખર હશે તેથી અને જો તમારે સચોટ સોલ્યુશન તમે શું કહો છો આ નોડ માટે જોઈતું હોય તમે બધી ગણતરીઓ તપાસો મને આશા છે કે આ બધી ગણતરીઓ સાચી છે પરંતુ તમારે તે તપાસવી જોઈએ એ જ રીતે

એ જ રીતે પરના બધા નોડ વોલ્ટેજો તમે આ ઘણું મેળવશો પરંતુ અગાઉ તેનો અર્થ એ કે છેલ્લા બિંદુ પર વોલ્ટેજ હતો તેથી સબસ્ટેશનમાં વોલ્ટેજ હતો અને આ છે જો તમે અહિયાં બાદ કરો તો તે વોલ્ટ હશે બરાબર તેથી આ એક આપણે તેનો ઉપયોગ કર્યો છે જેને તમે શું કહો છો તેનો ઉપયોગ કરીને તમારા વોલ્ટેજની ગણતરી કરો કારણ કે તે અહીં કોઈ ઈટરેશન નથી કારણ કે તમામ કરંટો તમને જાણીતા છે અને શરૂઆતમાં વોલ્ટેજ ડ્રોપ પદ્ધતિ માટે વોલ્ટેજ ડ્રોપ તમને કેટલું મળ્યું છે તેથી અહીં તે આવી રહ્યું છે અને આખરે અહીં તે આવી રહ્યું છે આ અંદાજિત પદ્ધતિ છે આ તે અંદાજિત પદ્ધતિ છે જે આપણને મળ્યું છે અને તે છે તેથી તે છે તે આ નાની સિસ્ટમ માટે વધારેમાં વધારે સચોટ છે બરાબર તેથી તેથી જ તે ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ માટે અંદાજિત સૂત્રનો ઉપયોગ કરવામાં આવ્યો છે બરાબર આ સાથે કેટલાક વિચાર મેં તમને ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ એનાલિસિસ માટે અંદાજિત પદ્ધતિ વિશે આપ્યા છે બરાબર આ પછી શું થશે તે આપણે તમારા માટે આગળ વધીશું તમે શું કહો છો ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમમાં કેપેસિટરનો ઉપયોગ અહીં વસ્તુઓ રસપ્રદ રહેશે પરંતુ તમારે ઘણી વસ્તુઓ સમજવી પડશે આગળ વધતાં પહેલા બધી મૂળભૂત એક અથવા બે વસ્તુ હું શરૂઆતમાં જ તમને સમજાવવા માંગું છું બરાબર તેમ છતાં આપણે જે પણ દાખલા ધ્યાનમાં લઈશું તમે આ કોર્સમાં છો તે શક્ય તેટલા વર્ગખંડને લગતા હશે જેને તમે શું કહો છો ક્લાસરૂમની તાલીમ કહો છો તેથી ધારો કે તમારી પાસે ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક છે જુઓ તમે પહેલા સમજવાનો પ્રયત્ન કરો કે તે ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમમાં કેપેસિટરનો ઉપયોગ હશે આ શીર્ષક હશે કે ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમમાં કેપેસિટરનો ઉપયોગ હું આ બધી બાબતો પર પછીથી આવીશ પરંતુ તે પહેલાં અમુક બાબતો તમારે સમજવી પડશે જો કે મોટા દાખલા લઈ શકતા નથી પરંતુ તમારે અહીં જ તમારા ખ્યાલને સ્પષ્ટ કરવો જોઈએ તેથી માની લો કે આ વસ્તુ છે માની લો કે તમારી પાસે પહેલી બાબત લેગિંગ લીડિંગ લોડનો ખ્યાલ છે પછી થોડીક કારણ કે તે એક કેપેસિટર ઉપયોગની સમસ્યા છે પરંતુ ડિસ્ટ્રિબ્યુશન જનરેશનની થોડીક બાબત પણ તે કેવી રીતે કેટલાક વિચારોને સમાવિષ્ટ કરી શકાય છે બરાબર ઉદાહરણ તરીકે ધારો કે તમે કોઈ નોડ લેતા હોવ બરાબર તમે લો છો તમે કોઈ નોડ લો છો ઉદાહરણ તરીકે તમે કોઈપણ નોડ લો છો ધારો કે આ અહીં તમારા થોડાક નોડો છે બરાબર તમારી પાસે લોડ છે અહીં તમારી પાસે એક લોડ છે આ તમારો લોડ છે બરાબર અથવા હું તેને અહીં મૂકી શકું છું આ તમારો લોડ છે બરાબર અને આ કેટલાક નોડો છે કેટલાક નોડ કેટલાક નોડ હું કહું છું બરોબર માની લો કે તમારી પાસે અહીં લોડ છે ધારો કે છે બરાબર આ લોડ છે હવે જ્યારે તમારે આ સમજવું પડે ત્યારે ને સમજવું એટલે સરળ વસ્તુ તમારે રાખવી પડશે જ્યારે મારો મતલબ પોજિટિવ છે પરંતુ જુઓ લોડ પાવરને વાપરે છે પાવર એરોની દિશા નીચેની તરફ છે એરોની દિશા નીચે તરફનો અર્થ એ છે કે લોડ પાવર ને વાપરે છે તેથી જ્યારે તે ખરેખર લેગિંગ લોડ છે બરાબર તેથી અને જ્યારે નો અર્થ થાય છે કે તે રિયલ લોડ છે જે યુનિટી પાવર ફેક્ટર લોડ છે તેથી ટૂંકમાં આપણે તેને UPF લોડ કહીએ છીએ જે તમારો યુનિટી પાવર ફેક્ટર લોડ છે અને જ્યારે નેગેટીવ છે તે છે તેથી તે લીડિંગ પાવર ફેક્ટર લોડ છે બરાબર તેથી આ લેગિંગ પાવર ફેક્ટર લોડ છે આ યુનિટી છે જ્યારે પોજિટિવ છે ત્યારે તે લેગિંગ પાવર ફેક્ટર લોડ છે જ્યારે તે યુનિટી પાવર ફેક્ટર લોડ છે અને જ્યારે નેગેટિવ છે ત્યારે તે લીડિંગ પાવર ફેક્ટર લોડ છે બરાબર તેથી આ લોડ પોઇન્ટના દૃષ્ટિકોણ છે બરાબર હવે ધારો કે હું તમને બતાવી રહ્યો છું કે ધારો કે બીજી બાબત ત્યાં એ છે કે ધારો કે તમારી પાસે બીજો નોડ છે ઉદાહરણ તરીકે કેટલાક નોડ ધારો કે તમારી પાસે તમારી પાસે સોર્સ છે બરાબર ધારો કે તમારી પાસે એક સોર્સ છે તેનો સોર્સ તે જે પણ છે તે રિન્યૂએબલ બેઝ હોઈ શકે છે માની લો કે તમે તેને AC નેટવર્કથી જ કનેક્ટ કરી રહ્યાં છો તેથી તે જે પણ છે તે DC માં પણ રૂપાંતરિત કરવામાં આવ્યું છે ઉદાહરણ તરીકે સોલાર PV કે જે તમે ઇન્વર્ટરનો ઉપયોગ કરીને ACમાં રૂપાંતરિત કરી રહ્યાં છો બરાબર પરંતુ આપણું ઉદ્દેશ્ય ફક્ત તે જ છે કે જો તે નેટવર્ક અથવા કોઈપણ બસમાં ઈંજેકટેડ પાવર છે જો માની લો કે આ છે એનો અર્થ એ કે એરો એ આ દિશામાં છે એરો ઉપર છે તેનો અર્થ એ કે તે પાવરનું ઈંજેકશન થઈ રહ્યું છે તે પાવરનું ઈંજેકશન થઈ રહ્યું છે બરાબર તે કિસ્સામાં જો અહીં એનો અર્થ એ કે તે લેગિંગ જનરેશન છે બરાબર તેથી અથવા તેના બદલે જો તે ડિસ્ટ્રિબ્યુટેડ જનરેશન છે તે લેગિંગ રહેશે બરાબર તેથી લેગિંગ જનરેશન ફકત બંને એકસરખુ છે જે હું લખીશ તે જ છે ફક્ત દિશાઓ અહીં અલગ છે અહીં પાવરનું ઇન્જેક્શન કરવામાં આવી રહ્યું છે પાવર વપરાય છે તેથી આ લેગિંગ જનરેશન છે જ્યારે તે યુનિટી પાવર ફેક્ટરની બાબત છે બરાબર તેથી તેનો અર્થ એ છે કે ત્યાં કોઈ રિએક્ટિવ પાવર નથી ફક્ત રિયલ પાવરને આપવામાં આવે છે તેથી તે તમારો યુનિટી પાવર ફેક્ટર જનરેશન છે બરાબર એ જ રીતે જ્યારે નેગેટિવ છે ખરેખર તે લીડિંગ છે ત્યારે તે લેગિંગ પાવર ફેક્ટર જનરેશન છે તે યુનિટી પાવર ફેક્ટર જનરેશન છે અને આ લીડિંગ પાવર ફેક્ટર જનરેશન છે બરાબર તેથી અહીં બંને કિસ્સા એકસરખા છે તે કરતાં વધારે અથવા ઓછો છે ફક્ત તે વસ્તુ છે લોડના કિસ્સામાં તે પાવરને શોષી લે છે જનરેશનના કિસ્સામાં તે પાવરનું ઇન્જેકશન કરે છે તે નેટવર્કને પાવર પૂરો પાડે છે બરાબર તેથી હવે જો તેવું છે તો માની લો કે તમારી પાસે એક સામાન્ય નોડ છે જ્યાં લોડ અને જનરેશન બંને ત્યાં છે બરાબર જો તે સામાન્ય નોડ છે તો લોડ અને જનરેશન બંને ત્યાં છે માની લો કે આ તમારો છે આ તમારો બસ બાર છે બરાબર કહો હું કહું છુ કે આ તમારો લોડ છે આ તમારો લોડ છે આ તમારો છે આ લોડ છે બરાબર અને આ એજ બસ બાર છે ધારો કે જનરેશન જોડાયેલ છે બરાબર આ છે આ નીચે તરફ છે આ હવે ઉપર તરફ છે આ બંનેનું પરિણામ શું હશે તેથી બંનેનું પરિણામ નીચેની દિશામાં બરાબર માની લો કે આ બસ છે અને પરિણામ નીચેની દિશામાં હોવું જોઈએ તે આના જેવું હશે કારણ કે તે ઉપર તરફ છે તમે નીચે તરફ પોજિટિવ લઈ રહ્યા છો તેથી આ તે છે જે તમારું પરિણામ છે બરાબર તેથી પ્રશ્ન એ છે કે નેગેટિવ હોઈ શકે છે તે વાંધો નથી તેનો અર્થ એ નથી કે તે પોજિટિવ રહેશે તે નેગેટિવ હશે તે નેગેટિવ પણ બની શકે છે તે પોજિટિવ અથવા નેગેટિવ વાંધો નથી આ એક પણ પોજિટિવ અથવા નેગેટિવ છે તે વાંધો નથી બરાબર તેથી તેથી આ ખરેખર તમે શું કહો છો આ કિસ્સામાં તમારુ કેટલુક જનરેશન કેટલોક પાવર ઈંજેકટેડ કરેલ છે ઉદાહરણ તરીકે આ ડિસ્ટ્રિબ્યુટેડ જનરેશન DG છે પાવર ઇન્જેક્શન કરવામાં આવી રહ્યો છે તેથી આ લોડ ફ્લો સ્ટડીઝમાં પાવર ઇન્જેક્શનની બાબત છે અથવા તમે લો છો તે કોઈપણ નાની બાબત તમારે આની જેમ લેવી પડશે હવે તમે જેના બદલે તમારું તમે શું કહો છો DG ધારો કે તેના બદલે જો તે છે જો તે કેપેસિટર છે જો તે કેટલાક કેપેસિટર છે ધારો કે આ તમારો લોડ છે આ તમારો લોડ છે આ તમારો નોડ છે હું કહું છું કે આ તમારો છે અને આ તમારું કેપેસિટર છે તેથી તે છે તેથી નું ઇંજેકશન કરવામાં આવી રહ્યું છે બરાબર તેથી આના આ એક પરિણામનું પરિણામ આ બસ છે બરાબર દિશામાં તે ફક્ત હશે અહીં રિયલ પાવરનો કોઈ પ્રશ્ન નથી બરાબર તેથી તે છે તેનો અર્થ એ કે તે રિએક્ટિવ પાવર ખરેખર ઓછો થઈ રહ્યો છે પરંતુ સમાન રહેશે તેનો અર્થ એ કે આ સમીકરણમાં જો આ સમીકરણમાં અને તમને આ એક મળશે તેથી આનો અર્થ એ કે આ તમારું તમે શું કહો છો તે લોડ ફ્લો સ્ટડીઝ છે જો તમે DG ને ધ્યાનમાં લો તો ખ્યાલ આના જેવો હશે જો તે કેપેસિટર છે તો તે આના જેવું હશે તેથી તેથી જ તમે જેને તમે શું બોલાવો છો કેપેસિટરની એપ્લિકેશનમાં જતા પહેલા મેં તમને કહ્યું હતું કે આ નો ખ્યાલ શું હશે બીજી બાબત બીજી બાબત માની લો કે તમારી પાસે નેટવર્ક ફક્ત રેડિયલ નેટવર્ક છે એક વધુ નોડ લો તે પહેલાં તમે આ બધું સમજો પછીથી આપણે શોધશું કે તમે વર્ગખંડના દૃષ્ટિકોણથી બધી સરળ વસ્તુ લીધી છે બરાબર માની લો આ તમારું આ તમારું સબસ્ટેશન છે આ બસ ૨ છે બસ ૩ બસ ૪ બસ ૫ ત્યાં ૬ બસ છે બરાબર તો આપણા ઉદ્દેશ તરીકે આપણા કેપેસિટરમાં ધારો કે આપણે અહીં એક કેપેસિટરનું જોડાણ કર્યું છે તેથી નું ઇન્જેક્શન કરવામાં આવી રહ્યું છે આપણે તેને બનાવી રહ્યા છીએ બરાબર અને દરેક જગ્યાએ ત્યાં લોડ છે આ તમારું છે અહીં ત્યાં લોડ પણ છે ત્યાં લોડ છે અહીં ત્યાં લોડ પણ છે તે કેપેસિટર સાથે લોડ પર જોડાણ કરવામાં આવ્યું છે તેથી અહીં પણ ત્યાં લોડ છે અને અહીં પણ તે લોડ છે ત્યાં છે બરાબર તેથી તે કિસ્સામાં તે કિસ્સામાં આ છે પછી પહેલાની અસર શું હશે તમારે સમજવું જોઈએ કેપેસિટરની અસર શું છે હવે જો તમને વિચારો કે બધા લોસ વિશે ભૂલી જાઓ તો ત્યાં બ્રાંચો છે માની લો કે ત્યાં બ્રાંચો છે જે તમે બ્રાન્ચના લોસ વિશે ભૂલી જાઓ છો એમ કહો કે ત્યાં કોઈ બ્રાન્ચ લોસ નથી બરાબર હવે જો તમે વિચારો કે તમારું ઇલેક્ટ્રિકલ સમકક્ષ શું હશે તમે લો આ બ્રાન્ચ છે તે આને બ્રાન્ચ કહો છો હવે બ્રાન્ચ બ્રાન્ચ અને આ બ્રાન્ચ છે બરાબર ત્યાં બ્રાંચો છે તેથી જો તમે બ્રાન્ચ ની ઇલેક્ટ્રિકલ સમકક્ષ લો તો પછી શું છે બરાબર અને શું હશે તે બ્રાન્ચ માટે અથવા બ્રાન્ચ ની ઇલેક્ટ્રિકલ સમકક્ષ હશે તેથી લોડ P દ્વારા આપાયેલ કુલ લોડ બરાબર આ છે હવે હવે જો તમે આવું લખો તો હું ફક્ત લખી રહ્યો છુ જો તમે લખો તેથી સુધી તે સારું છે હવે આગળ છે જો તમે લખો અને હવે જો તમે તે તરફ ધ્યાન આપશો કે જ્યારે આ કેપેસિટરો કે જે નોડ પર જોડાયેલ છે નોડ સુધી ત્યાં ની અસર ત્યાં નોડ સુધી છે એ નું ફંકશન પણ છે પણ તમારા નું પણ નું ફંકશન છે બરાબર પરંતુ તમે પર આવતાની સાથે જ તમે આ છોડો છો તમે આ નોડ છોડો છો તમે આ નોડ છોડી રહ્યાં છો તેનો અર્થ એ કે તમારું કારણ કે કેપેસિટર આ નોડની પાછળ છે બરાબર તેની આગળ નહીં અને કે તેનો અર્થ તેનો અર્થ શું છે તેનો અર્થ એ કે જ્યારે પણ તમે કેપેસિટરને કનેક્ટ કરો બરાબર આ ક્ષમતાનો મારો અર્થ સાહજિક રીતે અથવા ફિલોસોફિકલી તમે કહી શકો છો કે આ કેપેસિટર છે જ્યારે તમે જોડાણ કરો ત્યારે તે છે એટલે કે તે અહીં કરંટ પણ ઇન્જેક્શન થઈ રહ્યો છે તે અહીં પણ કરંટનું ઇન્જેક્શન થઈ રહ્યું છે તેને કહે છે હું ફક્ત મૂકી રહ્યો છું કહો આ ઇન્જેક્શન કરંટ છે આનો અર્થ એ કે જોડાયેલ નોડમાંથી બરાબર જોડાયેલ નોડમાંથી કારણ કે આ બધી બાબતો આ બિંદુમાથી આ બધા નોડો તે સ્રોતની બાજુ તરફ આવી રહ્યા છે બરાબર બીજી બાજુ તે અસર નથી ત્યાં કોઈ અસર નથી તેનો અર્થ એ કે આ વસ્તુ ખરેખર જોડાયેલ નોડ તરફથી આ કેપેસીટિવ વસ્તુ આ બાજુ તરફ વહે છે આ કરંટ આ બાજુ તરફ વહે છે બરાબર તેથી મારો અર્થ એ છે કે આ મૂળભૂત ફિલોસોફી છે જેનો અર્થ છે કે આ બાજુ અને આ કેપેસિટરથી પ્રભાવિત નથી તેનો અર્થ એ કે કેપેસિટર નિયુક્તિના કારણે જે પણ બ્રાન્ચના લોસમાં ઘટાડો થશે કારણ કે જ્યારે પણ તમારું શંટ કેપેસિટરનો ઉપયોગ કરો છો બરાબર અને પહેલું સિરીઝ કેપેસિટર છે જો તમે મૂકો તે કેપેસિટર ઉપયોગ માટે લેવાશે તો સિરીઝ કેપેસિટરનો ખરેખર મુખ્ય હેતુ દરેક નોડ પર વોલ્ટેજની તીવ્રતાને વધારવાનો છે બરાબર તે સીરીઝ કેપેસિટરનું કાર્ય છે અને જેમ વોલ્ટેજ વધે છે તેથી પાવર લોસ તે વોલ્ટેજની તિવ્રતાના વર્ગના વિરુદ્ધ પ્રમાણમાં છે જે આપણે બ્રાન્ચના પાવર લોસમાં જોયું છે જે તમારુ છે તેથી વોલ્ટેજની તિવ્રતાના વર્ગના વિરુદ્ધ પ્રમાણમાં તેથી તેમ છતાં તમે તેને શું કહો છો કારણ કે પરંતુ સિરીઝ કેપેસિટરનો હેતુ એ છે કે તે વોલ્ટેજની તીવ્રતામાં વધારો કરે બરાબર અને કારણકે જો બહુ નહીં પણ વોલ્ટેજની તિવ્રતાના લીધે કેટલાક અંશે પાવર લોસમાં સુધારો થયો છે તે પણ ઘટાડશે અથવા શંટ કેપેસીટર કિસ્સામાં તે તેનો મુખ્ય હેતુ છે તમારો પ્રાથમિક ઉદ્દેશ તે છે કે પાવર લોસનો ઘટાડવો બરાબર તે પાવર લોસ ઘટાડવો જોઈએ પરંતુ તે જ સમયે કે તમે તેને શું કહો છો તે વોલ્ટેજમાં પણ થોડો સુધારો થયો છે થોડો સુધારો થયો છે તેથી તેની અસર લોસના ઘટાડા માટે પણ છે પરંતુ અહીં આ બ્રાન્ચ માટે અને આ બ્રાન્ચ માટે કેપેસિટરના લીધે કોઈ અસર નથી આવી રહી જો ગણતરી કરો અથવા ત્યાં કોઈ અસર નથી આવી રહી તેથી જે બ્રાન્ચના કિસ્સામાં આ હશે ત્યાં કેપેસિટીવ કરંટને કારણે આ બે બ્રાંચોમાં કોઈ પાવર લોસ થશે નહીં ફક્ત આ બ્રાન્ચના પાવર લોસની ત્યાંપ્રતિક્રિયા હશે કારણકે કેપેસિટર નિયુક્તિ હોવા છતાં ખૂબ જ વોલ્ટેજ સુધરશે નહીં બરાબર કારણ કે આ બધા ૨ ૩ ૪ નોડ વોલ્ટેજ સુધરશે તેથી ૫ અને ૬માં પણ વોલ્ટેજ સુધારણાને કારણે વોલ્ટેજ સુધરશે ત્યાં બ્રાન્ચ 4 અને બ્રાન્ચ 5માં થોડા ઘણા લોસ ઘટશે તેથી આ ફિલસોફી છે હવે જ્યારે હું આને તમારા માટે બનાવું છું ત્યારે તમે શું કહો છો આ છે આ કરંટ છે ધારો કે જો હું બનાવું કે આ કરંટ આ રીતે વહે છે તેથી જો તમે લો છો જો તમે જો તમે આકૃતિ સમાન આકૃતિ લો છો બરાબર ખાલી ઊભા રહો જો તમે સમાન આકૃતિ સમાન લો છો માની લો આ તમારું ૧ છે આ ૨ ૩ ૪ ૫ અને ૬ છે ત્યાં ૬ નોડો છે નોડ ૧ ૨ ૩ ૪ ૫ એ જ ૬ નોડો છે તેથી કેપેસિટર નોડ ૫ પર જોડાયેલું છે આ નોડ છે બરાબર તેથી આ બ્રાન્ચ ૧ છે બ્રાન્ચ ૨ બ્રાન્ચ ૩ તેથી બ્રાન્ચમાં જતો કરંટ કહયો છે તે છે કરંટનો રિયલ ઘટક અને કરંટનો કાલ્પનિક ઘટક કહે છે આને બ્રાન્ચ કરંટ કહે છે જો તે લેગિંગ છે તો નેગેટિવ રહેશે કઈ ફરક પડતો નથી અને આને બ્રાન્ચ કરંટ કહે છે બરાબર અને આને બ્રાન્ચ કહે છે અને આ બ્રાન્ચ છે તેને કહ્યો છે આ વાસ્તવિક અને કાલ્પનિકની દ્રષ્ટિએ અને આ કેપેસિટર કરંટ છે મેં તમને કહ્યું હતું કે આ કરંટ આ રીતે આગળ વધશે તેથી આખરે આ બ્રાન્ચનો અસરકારક કરંટ હશે આ નોડ આ તમારું છે હું તેને બનાવી શકું છુ બરાબર કારણ કે આ કરંટ આ વહેતો થશે જ્યારે આ કરંટ અહીં હશે આ કરંટ ખરેખર બનશે બરાબર જ્યારે તે અહીં આવશે ત્યારે આ કરંટ બનશે આ તમારુ વલણ હશે બરાબર કારણ કે તમે જોડાણ કર્યું છે જો તે જેમ છે તેમ રહેશે તેનો અર્થ એ કે આ કરંટ ખરેખર સ્રોત તરફ આ રીતે વહે છે પરંતુ આ બાજુ લોડનો ઉપયોગ કરીને કેપેસિટરની કોઈ અસર નથી મેં તમને નોડ ૪ સુધી કહ્યું હતું તે અસરકારક છે પરંતુ જ્યારે તે અહીં આવી રહ્યું છે ત્યારે તે કશું જોડાયેલ નોડથી સ્ત્રોતમાં નથી પરંતુ જેમ તમે સ્રોત તરફ જાવ છો બધે ત્યાં લોડ છે ત્યાં બધે લોડ છે ત્યાં બધે લોડ છે તેનો અર્થ એ કે તમારી આ બ્રાન્ચ ૧ પર અને વધુ હશે તેથી નો તમારો તફાવત વધારે હશે પરંતુ જ્યારે તમે અહીં આવશો ત્યારે નો તમારો તફાવત અહીં હશે તે વધુ હશે પરંતુ ઓછો હશે કારણ કે કેટલોક લોડમાં જશે તેથી કેટલોક કરંટ લોડમાં જશે તેથી તે ઘટશે પરંતુ જ્યારે કેપેસિટરની ખૂબ નજીક હોય છે ત્યારે આ નો તફાવત ઓછો થશે તેનો અર્થ એ કે જ્યારે પણ તમે કોઈપણ નેટવર્ક પર કેપેસિટરનું જોડાણ કરી રહ્યાં હોવ બરાબર ત્યારે તેની અસર સ્થાનિક છે તેનો અર્થ એ કે જે બ્રાંચો જે ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમની ખૂબ જ નજીક છે ક્ષમતાના જોડાણ બિંદુની ખૂબ જ નજીક છે તેના લોસનો ઘટાડો વધારે હશે બરાબર જેમ જેમ તમે આગળ વધશો આ એક નાનું નેટવર્ક છે જો તમે એક મોટું નેટવર્ક લો તો તમે ત્યાં આગળ વધી રહ્યા છો ખરેખર ત્યાં કોઈ ઘટાડો થશે નહીં તેથી લોસનો ઘટાડો ઓછો થશે પરંતુ કેપેસિટર શંટ કેપેસિટરના જોડાણની નજીકમાં લોસમાં ઘટાડો વધુ રહેશે બરાબર તેથી આ છે આ કંઈક છે કારણ કે ખાલી પાયાની વસ્તુ આપણે પહેલા માત્ર સામાન્ય વસ્તુ લેશું કારણ કે વર્ગખંડની કવાયતમાં આપણે કમ્પ્યુટરની સહાય વિના આ બધું બતાવી શકતા નથી બરાબર કારણ કે આપણને મોટા નેટવર્કની જરૂર છે તે આપણે બતાવવું પડશે પરંતુ ફક્ત તે જ ધ્યાનમાં રાખો કે તે કેપેસિટરો શંટ કેપેસિટરો ખરેખર અસર કરે છે તે છે તેના નજીકના ક્ષેત્રમાં પાવર લોસનો ઘટાડો મહત્તમ હશે પરંતુ તમે ટકાવારીની દ્રષ્ટિએ ખૂબ દૂર જતા હોવ તેમ ઘટાડો ઓછો અને મુખ્ય હેતુ શન્ટ કેપેસિટરનું તે પાવર લોસને ઘટાડશે અને તેમ છતાં બહુ નહીં પણ તે વોલ્ટેજની તિવ્રતામાં પણ સુધારો કરશે નહીં કારણ કે ત્યાંની દરેક બ્રાંચમાં ઓછો કરંટ હશે તેથી તેથી ઓછો વોલ્ટેજ ડ્રોપ બરાબર તેથી તમે જેને શું કહો છો અમુક અંશે વોલ્ટેજ પણ સુધરશે જ્યારે આપણે જઈશું ત્યારે હું વિગતવાર એક નાનું ઉદાહરણ લઈશ બરાબર પરંતુ આ મૂળ ફિલોસોફી છે ખુબ ખુબ આભાર